તેથી આપણે કમ્પ્યુટિંગ વિશે વાત કરી રહ્યા છીએ બરાબર તેથી હું માનું છું કે આપણે આ ચોક્કસ સાઇટ હોઈ શકે તેથી આને ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગની જરૂર છે તેથી બીજું પાસું મજબૂતાઈ છે જેમ કે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે નિષ્ફળતાનું કોઈપણ એક બિંદુ હોવું જોઈએ નહીં મારી એપ્લિકેશન નિષ્ફળતાનું કોઈપણ એક બિંદુ જોઈતી નથી તેનો અર્થ એ કે તે હંમેશા ચાલુ હોવું જોઈએ નિમ્ન પ્રદર્શન સ્તરે પણ હું કહી શકતો નથી કે તે નિષ્ફળતા હોવી જોઈએ સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમો ના કિસ્સામાં જો સિસ્ટમ નિષ્ફળ જાય તો બધું નીચે જાય છે પરંતુ આ કિસ્સામાં આપણે હજી પણ વસ્તુઓ પર કામ કરીએ છીએ બીજું અન્ય નોડ્સ નો વિકાસ શક્ય છે અથવા ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમના કિસ્સામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેથી બીજી ઘણી ડિસ્ટ્રિબ્યુટેડ એપ્લિકેશનો છે તેથી એપ્લિકેશન જેમાં પ્રક્રિયાઓના સમૂહનો સમાવેશ થાય છે જે મશીનો નું ઑર્કેસ્ટ્રેશન કોણ કરશે વગેરે

તેથી આપણે ત્યાં રચના કરવી પડશે તેથી ત્યાં વિવિધ પાસાઓ છે પરંતુ આ પ્રકારના ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગની એક મુખ્ય એપ્લિકેશન છે અને માત્ર ભૂતકાળમાં જ નહીં હવે પણ તે મોટે ભાગે ઘણી એપ્લિકેશન ક્લાયન્ટ સર્વર કમ્પ્યુટિંગ છે જે ખરેખર ડિસ્ટ્રિબ્યુટેડ એપ્લિકેશનો તરફની હિલચાલનું પ્રતિનિધિત્વ કરે છે બરાબર તેથી ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ તરફ પ્રેરક બળો અથવા પ્રેરણાના અન્ય પ્રકારો છે તેથી આ સામાન્ય રીતે ક્લાયન્ટ્સ વ્યક્તિગત સર્વર્સને બોલાવે છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ જેમ કે ક્લાયન્ટ ચોક્કસ સર્વરને બોલાવે છે તેથી વિનંતી અને પરિણામો સર્વર બીજા સર્વર માટે ક્લાયન્ટ તરીકે કામ કરી શકે છે બરાબર અને ત્યાં છે ત્યાં હોઈ શકે છે તેથી હું કહી શકું છું કે તે બધી વસ્તુઓ વ્યક્તિગત રીતે કામ કરે છે તે ક્લાયન્ટ સર્વર મોડ હોઈ શકે છે પરંતુ તેઓ મૂળભૂત રીતે એકંદરે ચોક્કસ કામને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેથી મારી પાસે પીઅર પ્રક્રિયાઓ પર આધારિત લાક્ષણિક ડિસ્ટ્રિબ્યુટેડ એપ્લિકેશન હોઈ શકે છે તેથી ત્યાં વિવિધ પીઅરો છે ત્યાં વિવિધ એપ્લિકેશનો છે જે પીઅરોમાં ચાલી રહી છે અને તે આવું બની શકે છે આ એપ્લિકેશનો એક બીજા સાથે વાત કરે છે જેથી ચોક્કસ કામને સમજી શકાય બરાબર તેથી આ પીઅર પ્રક્રિયાઓ પર આધારિત એપ્લિકેશન છે તેથી આ ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગ દૃષ્ટાંતના વિવિધ પ્રકાર છે અન્ય કમ્પ્યુટિંગ દૃષ્ટાંત જે લોકપ્રિય બન્યું છે તેના બદલે હજુ પણ તે ખૂબ જ લોકપ્રિય છે તે છે ગ્રીડ કમ્પ્યુટિંગ બરાબર ફરીથી ગ્રીડ કમ્પ્યુટિંગની વિવિધ વ્યાખ્યાઓ છે અને જો તમે તેમાંના કેટલાકને જુઓ તેથી પરંપરાગત નેટવર્કથી વિપરીત નેટવર્કિંગ આપે છે તેને જોવાની આ બીજી મહત્વની રીત છે તેનો અર્થ એ છે કે મારી પાસે ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગ દૃષ્ટાંત છે અને પછી હું વસ્તુઓ પર બીજી સિસ્ટમને સાકાર કરવા અથવા વર્ચ્યુઅલાઈઝ મશીનો રાખવા માંગુ છું જે મારી જરૂરિયાત પર આધારિત રિસોર્સ સાથે વ્યાખ્યાયિત છે બરાબર આ તેને જોવાની એક રીત છે તેથી આ વિવિધ પાસાઓ છે અને પછી ગ્રીડ કમ્પ્યુટિંગ એ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે કમ્પ્યુટિંગ ક્ષમતા માટે ભરોસાપાત્ર સુસંગત વ્યાપક સસ્તો એક્સેસ પ્રદાન કરે છે અન્ય અર્થમાં મારી પાસે રિસોર્સ છે જે નેટવર્ક પર ઉપલબ્ધ છે અને આજના જીવનમાં આપણી પાસે જે એક લોકપ્રિય વસ્તુ છે તે છે અથવા જે વસ્તુઓ વિશે સાંભળીએ છીએ અથવા અનુભવીએ છીએ તે છે ઇલેક્ટ્રિકલ ગ્રીડ સ્ટોરેજ ડેટા એપ્લિકેશન્સ વગેરે જેવી જરૂરીયાત મુજબ તે રિસોર્સ ક્યાં સ્થિત છે તેની થોડી કે વધુ જાણકારી વગર તેનો અર્થ એ કે તે જોવાની એક રીત છે મારી પાસે રિસોર્સ છે હું તે રિસોર્સને ટેપ કરું છું અને તેનો ઉપયોગ મારી વસ્તુ માટે કરું છું કહો કે હું કમ્પ્યુટિંગ ગ્રીડ પર કંઈક ચલાવવા માંગુ છું તેથી હું મારા પોતાના અલ્ગોરિધમ પદ્ધતિ વિશે ચિંતિત છું અને હું જે વિચારું છું તે રિસોર્સની જરૂરિયાત શું છે હવે જો તે ચોક્કસ ગ્રીડ ચોક્કસ કમ્પ્યુટિંગ ગ્રીડ મને પરવાનગી આપે છે તેથી મારે ગ્રીડમાં હૂક વગેરે જેવા કમ્પ્યુટિંગ રિસોર્સને એકસાથે જોડે છે અને એક્સેસ કરવા માટે જરૂરી રચના પ્રદાન કરે છે તેથી જો હું સંમત છું તો યુઝરના દૃષ્ટિકોણથી મારે શું જોઈએ છે એક મિકેનિઝમ આ ગ્રીડને એક્સેસ કરે છે તેથી જો તમે ગ્રીડ કમ્પ્યુટિંગ લાક્ષણિકતાઓ જુઓ તેથી કહો કે તે માહિતી કરતાં વધુ છે તે માત્ર માહિતી જ નથી તે ઘણી સંસ્થાઓ અથવા સંસ્થાઓમાં રિસોર્સના કાર્યક્ષમ ઉપયોગ માટે કંઈક ડેટા કમ્પ્યુટિંગ છે તેથી હું રિસોર્સનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકું છું જેમ કે જો તમે UG PG વર્ગોની આપણી લાક્ષણિક કોમ્પ્યુટિંગ લેબ માં બધું સારું છે હું મૂળભૂત રીતે અન્ય મિડલવેર સાથે વિશ્વાસપૂર્વક ચાલે છે જે મને જોઈએ છે તેથી ઓછા ઉપયોગમાં લેવાયેલા રિસોર્સનો ઉપયોગ કરવાની આ એક સારી તક છે ત્યાં સંયુક્ત સ્થાનિક સમુદાયો છે તેથી મારી પાસે વિવિધ પ્રકારના સમુદાયો હોઈ શકે છે જેમ કે હું કહી શકું છું કેટલાક જૈવિક વિજ્ઞાન માટે કેટલાક ગ્રીડ રિસોર્સ કેટલાક કલા વિજ્ઞાન કેટલાક આનુવંશિક સંશોધન તેથી ત્યાં માત્ર કમ્પ્યુટિંગ જ નથી પરંતુ તે કરવા માટે તેઓ કેટલીક મૂળભૂત પ્રક્રિયાઓ પણ આપે છે બરાબર તેથી તે વસ્તુઓ ઉપલબ્ધ છે તેથી અન્ય અર્થમાં હું તે રિસોર્સ ઇચ્છું છું મારા અંતમાં જાળવણી ઇન્સ્ટોલ રિસોર્સ વગેરેનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છો તે જેવી બાબતોના બીજા છેડે શું થઈ રહ્યું છે તે અંગે મારે ચિંતા ન કરવી જોઈએ તમે મને પૈસા માટે પૂછી શકો છો જેમ કે જો તમે પૂછી શકો છો કે આટલા બધા ઉપયોગ માટે તમારે આટલી રકમ ચૂકવવાની જરૂર છે જે યોગ્ય છે પરંતુ હું કદાચ તે માટે તૈયાર ન હોઉં કે તમે તમારા રિસોર્સની જાળવણી કેવી રીતે કરો છો તેના પર હું જવા માંગતો નથી તમે તમારું નેટવર્ક કેવી રીતે જાળવો છો સર્વિસ કેવી છે વગેરે વગેરે એ તમારી બાબત છે તેથી ગ્રીડ કમ્પ્યુટિંગની જરૂરિયાત જાણીતી છે તેથી ખાસ કરીને વૈજ્ઞાનિક સંશોધન સમુદાય વસ્તુઓનો એક મોટો યુઝર છે ખાસ કરીને ડેટા એનાલિસિસ અન્ય સામાન્ય ઉપયોગ છે વૈજ્ઞાનિક અને ઇજનેરી સમસ્યાઓ વધુ જટિલ બની રહી છે અને તેમની સમસ્યા માટે વધુ સચોટ ઉકેલની જરૂર છે ડેટા વિઝ્યુલાઇઝેશન એ વસ્તુનું એક મહત્વપૂર્ણ પાસું બની રહ્યું છે ઓછા ઉપયોગમાં લેવાયેલા રિસોર્સનું શોષણ એ કદાચ પ્રેરક શક્તિઓમાંથી એક છે બરાબર મારી પાસે ઘણાં રિસોર્સ છે જેનો ઓછો ઉપયોગ થાય છે હું તે કરવા માંગુ છું ફરીથી આ તમારા ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફનું બીજું પગલું છે તો કોણ ગ્રીડ વાપરે છે ત્યાં છે જેમ આપણે કહીએ છીએ કે છેવટે ત્યાં ભૌતિકશાસ્ત્રની એપ્લિકેશન થઈ શકે છે હવામાન એપ્લિકેશન સામગ્રી વિજ્ઞાન રિએક્ટર એપ્લિકેશન અને તેથી વધુ અને તેથી વધુ તેમાંના ઘણા ઓછા છે પરંતુ તમે જોઈ શકો છો કે તમામ દૃષ્ટાંતો અથવા રિસોર્સ અથવા વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓના તમામ દૃષ્ટાંતો એવા છે જ્યાં કોઈને ગ્રીડની જરૂર પડી શકે છે તેથી ત્યાં વિવિધ પ્રકારના ગ્રીડ છે આપણે વધુ ઝીણવટભરી બાબતોમાં જઈશું નહીં એક કદાચ કમ્પ્યુટેશનલ ગ્રીડ કમ્પ્યુટિંગ પર વધુ છે એક કદાચ ડેટા ગ્રીડ જે ડેટા સ્ટોરેજનું વધુ કામ કરે છે એક કદાચ તેના અર્થ સાથે સહયોગી ગ્રીડ હોઈ શકે જેથી તે સહયોગી ભૌતિકશાસ્ત્ર કરવામાં મદદ કરે નેટવર્ક ગ્રીડ જેવા અન્ય ગ્રીડ છે તેથી વસ્તુઓ પર ફોલ્ટ ટૉલરન્ટ અથવા લગભગ કોઈપણ રિસોર્સ વસ્તુઓની વહેંચણી કરવામાં આવે છે તેથી હું કહું છું કે આ એક યુટિલિટી ગ્રીડ છે તેથી વસ્તુમાં વિવિધ ખેલાડીઓ હોઈ શકે છે ચોક્કસપણે ગ્રીડ એક કેન્દ્રિય વસ્તુ છે જે છે જે વસ્તુ પૂરી પાડે છે એવા યુઝર છે કે જેઓ ગ્રીડનો ઉપયોગ કરે છે ત્યાં એવા જૂથો છે કે જેમાં જૂથ પ્રવૃત્તિ હોય છે ત્યાં વિવિધ બાજુઓ હોય છે અથવા વિવિધ વિજાતીય સાઇટ્સનાં રિસોર્સ ઉપલબ્ધતા સ્થાનો વગેરે શું છે એટલું જ નહીં પોલિસી જાળવણીના મુદ્દાઓ છે અને અન્ય વસ્તુઓ જેવી કે જે શેર કરી શકાય છે જે શેર કરી શકાતી નથી જેની ગણતરી કરી શકાય છે જ્યાં કેન્દ્રીય વસ્તુઓ છે પછી કમ્પ્યુટિંગ તરફનું બીજું મહત્વનું પાસું જે ખૂબ જ લોકપ્રિય છે તે ક્લસ્ટર કમ્પ્યુટિંગ છે તો ક્લસ્ટર શું છે ક્લસ્ટર એ પેરેલલ પર્યાવરણ અને એપ્લિકેશન્સ હોઈ શકે છે તેથી આ અલગ છે ક્લસ્ટર કમ્પ્યુટિંગના જુદા જુદા ઘટકો છે તેથી ક્લસ્ટરો સામાન્ય રીતે એકલ કોમ્પ્યુટર દ્વારા પ્રદાન કરવામાં આવતી ઝડપ અથવા વિશ્વસનીયતા સુધારવા માટે તૈનાત કરવામાં આવે છે બરાબર લાક્ષણિક ક્લસ્ટરો ઝડપી નેટવર્ક સામાન્ય LAN કરતાં નજીકનું જોડાણ કોમ્યુનિકેશન પ્રોટોકોલ ની ઓછી વિલંબતા અને આપણા SMP કરતાં ઢીલી રીતે જોડાયેલું જેવા ગુણધર્મો ધરાવતા હોય છે તેથી ત્યાં ઘણા પ્રકારનાં ક્લસ્ટરો છે ખરું કે તેમાંથી થોડા ઉચ્ચ ઉપલબ્ધતા અથવા ફેલઓવર ક્લસ્ટર જેવી વસ્તુઓ છે તેથી લોડ બેલેન્સિંગ ક્લસ્ટર દ્વારા કરવામાં આવે છે ત્યાં પેરેલલ ડિસ્ટ્રિબ્યુટેડ પ્રોસેસિંગ ક્લસ્ટરો છે બરાબર આ આ મદદ છે અથવા આ પેરેલલ અને ડિસ્ટ્રિબ્યુટેડ પ્રોસેસિંગની સુવિધા આપે છે તેથી આ તે ક્લસ્ટરો છે જે ત્યાં છે તેથી જો તમે લાક્ષણિક ક્લસ્ટર નોડ્સ જુઓ તેથી ત્યાં ઘણા ક્લસ્ટર નોડ છે તેથી અને નેટવર્કનું ઇન્ટરકનેક્ટ જે ક્લસ્ટરોને જોડે છે અને તે કેવી રીતે જોડાશે વિવિધ પ્રકારની મિકેનિઝમ્સ શું હશે જેવી વસ્તુઓની વિવિધ નેટવર્ક લાક્ષણિકતા છે તેથી ઘણા ઓપરેશનલ લાભ છે એક એ છે કે સિસ્ટમની ઉપલબ્ધતા એ એક વસ્તુ છે ફોલ્ટ ટૉલરન્સ એ એક વસ્તુ છે માપનીયતા અન્ય પાસાઓ OS અને એપ્લિકેશનની વિશ્વસનીયતા એ ક્લસ્ટર અને ઉચ્ચ પ્રદર્શનથી આપણે શું અપેક્ષા રાખીએ છીએ સામાન્ય રીતે ક્લસ્ટર કરીએ છીએ જેનો આપણે ઉચ્ચ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ તે આપણને ઉચ્ચ પ્રદર્શન પ્રદાન કરશે બરાબર પછી આ બધા દૃષ્ટાંત સાથે આપણે ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગ અને ગ્રીડ ક્લસ્ટર જેવા વિવિધ આઉટસોર્સ સાથે શરૂઆત કરી અને તેથી આગળ આપણે આને સિસ્ટમ માટે અથવા વસ્તુઓની અનુભૂતિ માટે પ્રેરિત કર્યું છે જેને આપણે યુટિલિટી કમ્પ્યુટિંગ કહીએ છીએ બરાબર યુટિલિટી કમ્પ્યુટિંગ શું છે અથવા યુટિલિટી શું છે યુઇલિટીનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે જો મારી પાસે કંઈક હોય તો મને કોઈ વસ્તુની જરૂર હોય તો હું તેને જ્યારે જરૂર હોય ત્યારે મેળવી શકું બરાબર એવું લાગે છે કે તમે બજારમાં જઈને વસ્તુ ખરીદો અથવા સેવાઓ મેળવો જેમ કે મારે રેલવે અથવા વિમાનની ટિકિટ બુક કરવી છે તેથી મને કેટલાક ઇન્ટરફેસની જરૂર છે તે કદાચ બ્રોકર ને બોલાવતું ઇન્ટરફેસ છે બરાબર તો હું શું કરું વસ્તુઓ કેવી રીતે બને છે તેની મને પરવા નથી હું ત્યાં યુટિલિટી ઇચ્છું છું મને મારા ઘરમાં પ્લમ્બિંગ ન કહેવું જોઈએ કે મૂળભૂત રીતે અંતિમ યુઝરને સમગ્ર રિસોર્સની જાળવણીની ઝીણવટ વિશે ઓછામાં ઓછું પરેશાન કરવાનો પ્રયાસ કરો તેથી યુટિલિટી કમ્પ્યુટિંગ એ છે કે તે એક સંપૂર્ણ ખ્યાલ છે જે ક્લાઉડ કમ્પ્યુટિંગ વ્યવહારીક રીતે અમલમાં મૂકે છે જે આપણે પછીથી જોઈશું તે એક સેવા જોગવાઈ મોડેલ મોડેલ તેથી જો આપણે આપણી વિદ્યુત સેવાઓ વિદ્યુત વસ્તુઓ જોઈએ તેથી આપણી પાસે એક મીટર અથવા ઇલેક્ટ્રિક પાવર ઓથોરિટી અને વસ્તુઓના પ્રકાર દ્વારા નક્કી કરવામાં આવે છે હવે મને ખરેખર પરવા નથી અથવા ખબર નથી કે આ પાવર કેવી રીતે ઉત્પન્ન થાય છે આ મારા ઘર સુધી કેવી રીતે આવે છે માત્ર હું જેની કાળજી રાખું છું કે મેં મીટર કરેલ સેવા છે જે હું તેનો ઉપયોગ કરું છું તે સેવા છે જે મીટર છે અન્ય લોકપ્રિય ઉપયોગો આપણી ટેલિકોમ અને વસ્તુઓના પ્રકાર અને આધારિત હોઈ શકે છે તેના પર ચુકવણી મોડેલનું મોડેલ ગમે તે હોય પરંતુ તેની પરવા નથી કે શું સર્વિસ પ્રોવાઈડર એક મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર 1 જેનો ઉપયોગ હું બીજા મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરનો ઉપયોગ કરીને મને કોઈ બીજા સાથે જોડવા માટે કરું છું વગેરે વગેરે મને તે સુવિધાની જરૂર છે જેમ કે કૉલિંગ કમ્પ્યુટિંગ દ્વાર ખટખટાવી રહ્યું છે તેથી તે આ બધી ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમોમાંથી કમ્પ્યુટિંગથી ક્લસ્ટરથી લઈને અન્ય વસ્તુઓના પ્રકાર સુધી વિકસ્યું બરાબર તેથી તે એક સરસ ચિત્ર સરસ સામ્યતા છે જેમ કે ધારો કે તેમાં વિવિધ રિસોર્સ છે અને જો હું તેનો ટેપ ખોલું તો મારી પાસે આ એપ્લિકેશનના રિસોર્સ નળમાંથી પડે એવું હોય શકે છે જ્યારે મને જરુર ન હોય ત્યારે હું તેને બંધ કરું છું તેથી સામાન્ય રીતે યુટિલિટી કમ્પ્યુટિંગ જેને આપણે વર્ચ્યુઅલાઈઝેશનના સ્વરૂપ તરીકે જોઈએ છીએ જેથી ઉપલબ્ધ સ્ટોરેજ અથવા કમ્પ્યુટિંગ પાવરનો જથ્થો સિંગલ સિસ્ટમ શેરિંગ કોમ્પ્યુટર કરતા ઘણો મોટો હોય તેથી આપણે જે વિચારીએ છીએ તે વિશાળ માત્રામાં રિસોર્સ છે જેનો હું ઉપયોગ કરી શકું છું તે અમર્યાદિત કમ્પ્યુટિંગ વસ્તુ હોઈ શકે છે જે ત્યાં છે તે અમર્યાદિત નેટવર્કિંગ અમર્યાદિત એપ્લિકેશન છે જે ત્યાં છે લાઇક વિચારો કે આપણે સામ્યતા બનાવવાનો પ્રયાસ કરીએ છીએ જ્યારે આપણે પાવરનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ સિવાય કે એવી વસ્તુઓ દ્વારા કોઈ પ્રતિબંધ ન હોય કે જેનાથી તમે આટલા કિલોવોટ થી વધુનો ઉપયોગ કરી શકતા નથી જે એક વાત કહે છે નહીં તો વાસ્તવમાં આપણે શું વિચારીએ છીએ કે ત્યાં એ એક પ્રચંડ રિસોર્સ છે જે બીજા છેડે બીજે ક્યાંક ઉપલબ્ધ છે અને હું જે પણ વસ્તુનો ઉપયોગ કરવા માંગુ છું તેને ટેપ કરી શકું છું અને હું વસ્તુ માટે ચૂકવણી કરું છું અને હું ઉપયોગ કરવા માંગતો નથી તો હું વસ્તુ બંધ કરું છું તેવી જ રીતે કમ્પ્યુટિંગ માટે પણ અથવા તો ટેલિકોમ અથવા મોબાઇલ સેવાઓ માટે પણ જ્યારે પણ કહો કે હું કોઈ ચોક્કસ ફાઇલ કરું છું ત્યારે આપણે શું કહીએ છીએ હું કહું છું કે બેન્ડવિડ્થ એવી વસ્તુ છે જે મને જે જોઈએ તે ઉપલબ્ધ છે બરાબર તે 10 KB અથવા 100 KB ફાઇલ હોઈ શકે છે અથવા તે 100 MB ફાઇલ હોઈ શકે છે બરાબર છે પરંતુ રિસોર્સ ત્યાં છે મારે તેના માટે ચૂકવણી કરવાની જરૂર છે મારે આખી વસ્તુ માટે ચૂકવણી કરવાની જરૂર છે પરંતુ હું તેનો ઉપયોગ કરવા સક્ષમ છું તેથી તેને જોવાની બીજી રીત છે તેથી યુટિલિટી કમ્પ્યુટિંગના કિસ્સામાં આપણે જે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમ્પ્યુટિંગ રિસોર્સથી શરૂ થતી કમ્પ્યુટિંગ પોતે હાર્ડવેર હોઈ શકે છે અથવા સર્વિસ જેમ કે કોઈ ચોક્કસ પ્લેટફોર્મ હોઈ શકે છે આપણે જ્યાં આપણે કમ્પાઈલ કરીએ છીએ વગેરે વગેરેનું અથવા તે અમુક ચોક્કસ ડેટા સ્ટોરેજ ક્ષમતા હોઈ શકે છે હું કોઈપણ પ્રકારનો ડેટા સ્ટોર કરી શકું છું અથવા તે કેટલાક સોફ્ટવેર હોઈ શકે છે જેમ કે હું ચોક્કસ સિમ્યુલેશન અથવા ગાણિતિક સિમ્યુલેશન ટૂલ ચલાવવા માંગુ છું જ્યારે હું કહું છું કે હું ગમે તે વધારવા માંગુ છું હું તેનો ઉપયોગ કરી શકું છું મારે ચૂકવણી કરવાની જરૂર છે તેથી તે વસ્તુઓના વિશાળ પ્રચંડ સંગ્રહ તરીકે છે જે વસ્તુમાં છે તેથી તેમાં લાક્ષણિક પ્રાઇઝિંગ મોડેલ અને હું મારા હેતુ માટે ચોક્કસ વૈજ્ઞાનિક સિમ્યુલેશન ચલાવવા માંગુ છું બરાબર તેથી રિસોર્સના સમગ્ર ગંથમાંથી હું મારા માટે રિસોર્સને વર્ચ્યુઅલાઈઝ કરું છું અથવા રિસોર્સને કસ્ટમાઈઝ બરાબર તેથી આપણે જોશું કે આ દિવસોમાં આપણે જે છીએ તે છે અથવા તેના બદલે છેલ્લા યુગલનો અર્થ મુખ્યત્વે છેલ્લા એક દાયકાના મોડમાં છે આપ્ણે ડેટા સંચાલિત આર્કિટેક્ચર બનાવી શકું છું જે મને સમગ્ર રિસોર્સને સ્વચાલિત કરવાની મંજૂરી આપે છે તેથી આ યુટિલિટી કમ્પ્યુટિંગનું બીજું પાસું છે તેથી એક ઉદાહરણ ઓન ડિમાન્ડ સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ શકે છે જેમ કે હું મારા ભરતી અમુક ભરતી અથવા વિદ્યાર્થીઓની કસોટી માટે ચોક્કસ પરીક્ષા લેવા માંગુ છું અને મારે એક અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ અને તેઓ અલગ અલગ ભૌતિક સ્થાને હોઈ શકે છે વિવિધ વિભાગોમાં હોઈ શકે છે અથવા જો તેઓ તેમના ઘરે અલગ અલગ હોય તો મને એક સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે જે મને વર્ચ્યુઅલ રિસોર્સ મેળવવાની મંજૂરી આપે છે જેથી તેઓ તેમની પરીક્ષા આપી શકે છે બરાબર તેથી મારી પાસે આ પ્રકારનું સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ શકે છે મારી પાસે એક લાક્ષણિક સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ શકે છે જેમ કે કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે અને હું વસ્તુઓ માટે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખવા માંગતો નથી હું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માંગુ છું જ્યારે મને જરૂર હોય ત્યારે હું વસ્તુઓ માટે ચૂકવણી કરી શકું છું તેથી તે એક ઓન ડિમાન્ડ સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક વસ્તુ હોઈ શકે છે જ્યારે પણ આપણે જે જોઈએ છીએ ત્યાં કોઈ પ્રોવાઈડર અથવા સર્વિસ પ્રોવાઈડર છે ત્યાં કન્ઝ્યુમર તેથી તેઓ તેમના પોતાના પર કરશે તેથી તે ત્યાં પ્રાઈઝિંગ મોડેલ છે ત્યાં સર્વિસ લેવલ એગ્રીમેન્ટ શું હોવું જોઈએ વગેરે ત્યાં સુરક્ષા પાસાઓ હોઈ શકે છે બરાબર જો હું કહું કે મારે ડેટાનો ઉપયોગ અને સંગ્રહ કરવો છે વગેરે તેથી અન્ય કોઈ મારા ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં અથવા જોઈ શકશે નહીં તેથી ત્યાં સુરક્ષાના પાસાઓ પણ છે જેમ કે સેવાઓના ઇનકાર પ્રકારનાં સુરક્ષા પાસાઓ ત્યાં ન હોવા જોઈએ તે પણ હું સુરક્ષા પાસાઓને જોઈ શકું છું ત્યાં એક્સેસ મિકેનિઝમ વગેરે હોઈ શકે છે અને એપ્લિકેશન કદ બદલવાની જરૂર હોઈ શકે છે એપ્લિકેશનને મારા માટે માપવાની જરૂર છે કેટલીક એપ્લિકેશન ટેરાબાઇટ્સ કરવા માંગુ છું તેથી મને તે મોટી એપ્લિકેશન જોઈતી નથી અને હું વસ્તુ ખરીદવા માંગતો નથી પરંતુ હું મારી જરૂરિયાતના આધારે એપ્લિકેશનને યોગ્ય અથવા બીજી રીતે વિપરીત રીતે માપવા માંગુ છું તેથી વિવિધ પ્રકારના પેમેન્ટ વગેરે જેવા પરિબળોના આધારે જુદા જુદા ગ્રાહક માટે અલગ અલગ કિંમતનું મોડેલ મારી પાસે કસ્ટમાઇઝ્ડ વસ્તુઓ હોઈ શકે છે યુટિલિટી કમ્પ્યુટિંગનો સિદ્ધાંત એ જ રહે છે પ્રાઈઝિંગ મોડેલ માત્ર કિંમતના પ્રોવાઈડરની અભિવ્યક્તિ છે તેનો અર્થ એ છે કે વસ્તુઓમાં રિસોર્સની કેટલી જોગવાઈ વગેરે આવશે ઘણા જોખમો છે આપણે કહીએ છીએ કે આ ઉપયોગિતાના આધારે ગેરફાયદા એક કમ્પ્યુટિંગ એક ડેટા બેકઅપ માંથી બહાર જાય તો શું થશે ડેટા સુરક્ષાનું એક પાસું છે કે અન્ય કોઈ વ્યક્તિ મારો ડેટા વાંચે છે કે નહીં ત્યાં એક સક્ષમતાનો મુદ્દો છે કે હું જેની સાથે કામ કરી રહ્યો છું તે સંસ્થા પૂરતી સક્ષમ છે કે કેમ SLA ને વ્યાખ્યાયિત કરવી એ બીજી મોટી સમસ્યા છે કારણ કે દરેક વ્યક્તિ તે એગ્રીમેન્ટને તેમની તરફેણમાં વ્યાખ્યાયિત કરવા માંગે છે અને હજી પણ વિવિધ પ્રોવાઈડર અને કન્ઝ્યુમર વચ્ચે તે કરવા માટે ખૂબ પ્રમાણભૂત અભિગમ નથી ચાર્જ બેક મૂલ્ય મેળવવું તે પણ તે વસ્તુઓ છે જેને આપણે જોઈએ છીએ કે કેવી રીતે મને મારા ચાર્જ બેકના મૂલ્યો મળે છે અને આ બધું ક્લાઉડ કમ્પ્યુટિંગ તરીકે વિકસિત થશે બરાબર તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગ એ એક મોડેલ છે જે માંગ પર સર્વવ્યાપક સુવિધાજનક નેટવર્ક એક્સેસને સક્ષમ કરવા માટે રિસોર્સના કાતરેલા પૂલ અથવા કન્ફ્યુગરેબલ જ્યારે હું તેનો ઉપયોગ કરું અને જ્યારે મારે તેને છોડવું હોય ત્યારે બંને ખૂબ જ ખામીરહિત રીતે કરી શકાય છે તેથી આ આ છે જો તમે જુઓ તો આપણે જે ચર્ચા કરી છે અથવા તમારા બેકગ્રાઉન્ડ કમ્પ્યુટિંગ જ્ઞાનમાંથી આ એવી વસ્તુ છે જે ટેબલ પર અચાનક આવી નથી તે ત્યાં શું છે તે કેટલીક વસ્તુઓમાંથી વિકસ્યું છે તેના બદલે આપણે જોઈએ છીએ કે આપણે કમ્પ્યુટિંગ વિશ્વને અલગ રીતે જોવા માંગીએ છીએ અને કેટલાક મૂળભૂત મોડેલિંગ મૂળભૂત મોડેલ સાથે વિવિધ પ્રકારના હેતુઓ માટે કમ્પ્યુટિંગની સુવિધા આપવાનો પ્રયાસ કરીએ છીએ પ્રાઈઝિંગ મોડેલની જેમ SLA મોડેલ કહો કે સુરક્ષા મોડેલ મેનેજમેન્ટ વસ્તુ છે તેનો અર્થ એ છે કે આપણે વિવિધ વસ્તુઓ મૂકવા માંગીએ છીએ અને જેથી સર્વિસ તરીકે કમ્પ્યુટિંગ પ્રદાન કરી શકાય જેમ કે હું કમ્પ્યુટિંગને સર્વિસ તરીકે પ્રદાન કરવા માંગું છું તેથી આપણે આ સાથે શું કરીશું આપણે આપણી આજની વાતને સમાપ્ત કરીશું અને આપણે આ બાબતને વસ્તુઓના અન્ય પાસાઓ સાથે ચાલુ રાખીશું તેથી આ આપણે એક બીજું પાસું કરીશું જેનો હું ઉલ્લેખ કરવા માંગું છું કે આમાંની કેટલીક સામગ્રીઓ આમાંના કેટલીક આકૃતિઓ વગેરે વિવિધ રિસોર્સમાંથી લેવામાં આવ્યા છે આપણે બધા સંદર્ભો મૂકવાનો પ્રયાસ કર્યો છે અને તે વસ્તુઓને સ્વીકારવાનો પ્રયાસ કર્યો છે જે આપણે કરવા માંગીએ છીએ ખાસ કરીને શૈક્ષણિક હેતુ ફક્ત તે માટે આપણી લેન્ડિંગ મિકેનિઝમ્સ માટે જ્યાં તે કંઈપણ વ્યવસાયિક રીતે બધાનો ઉપયોગ કરતું નથી તો આપણે શું કરીએ છીએ આ સાથે આપણે આપણી આજની વાત પૂરી કરીએ છીએ અને આવનારા લેક્ચરમાં આપણે અન્ય પાસાઓ અથવા અન્ય પાસાઓ પર નહીં ક્લાઉડ કમ્પ્યુટિંગના વિવિધ પાસાઓ તે કેવી રીતે ચાલે છે અને વિવિધ ગુણધર્મો ફાયદા ગેરફાયદા વગેરે શું છે